ચાલો આપણે સ્ટેટ સ્પેસ સર્ચ થી શરૂઆત કરીએ મને એક વાર ઝડપી પુનરાવર્તન કરવા દો અને પછી આપણે ત્યાંથી શરૂઆત કરીશું સ્ટેટ સ્પેસ એ એક એવી સ્પેસ છે જે ઘણા સ્ટેટ થી બનેલ છે જ્યાં દરેક સ્ટેટ ચોક્કસ પરિસ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે દરેક સ્ટેટ મૂવ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે આપણે નિર્ણયો લઈ શકીએ છીએ જો તમે કોઈક સ્ટેટમાં હો અને આપણે આ ફંક્શન ને મૂવ જેન નામથી વ્યાખ્યાયિત કર્યું છે આપણે સ્ટેટ સ્પેસ માં નોડ માટે n નો ઉપયોગ કરીશું સ્ટેટ સ્પેસ એ અવ્યક્ત રૂપે એક આલેખ છે હું "અવ્યક્ત રૂપે" કહું છું કારણ કે તે આપણા માટે ઉપલબ્ધ નથી એવું નથી કે આલેખ આપણને આપવામાં આવ્યો છે અને આપણે તે આલેખ માં પાથ શોધવાનો છે આપણને સ્ટાર્ટ સ્ટેટ અને ગોલ સ્ટેટ અથવા તેનું વર્ણન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે રિવર ક્રોસિંગ સમસ્યાઓમાં આપણને એક ગોલ સ્ટેટ આપ્યો હતો કે દરેકને નદીની બીજી બાજુ હોવું આવશ્યક છે પરંતુ અહીં n ક્વિન્સ જેવી સમસ્યામાં ગોલ સ્ટેટ નું વર્ણન આપવામાં આવ્યું છે ક્વિન્સ ને એવી રીતે ગોઠવો કે કોઈ ક્વિન બીજા પર હુમલો કરે નહીં આ રીતે આપણને ગોલ સ્ટેટ વિશે થોડો વિચાર આપ્યો છે અને તે પછી સર્ચ અલ્ગોરિધમ સ્ટેટ સ્પેસ માં શોધશે અને તે સ્ટેટ સ્પેસ માં સર્ચ કેવી રીતે કરશે તે તેના પર લાગુ કરેલા મૂવ જેન ફંક્શન પર આધારિત છે જે નેબરહૂડ ફંક્શન છે તે તમને દરેક સ્ટેટ માટેના નેબર આપે છે અને પછી તમે કોઈ એક નેબર નું નિરીક્ષણ કરો અને જુઓ કે તે ગોલ સ્ટેટ છે કે નહીં જો નહીં તો તમે વધુ સ્ટેટ બનાવશો વગેરે વગેરે આ સર્ચ સ્ટેટ સ્પેસ એક સર્ચ ટ્રી બનાવે છે સ્ટેટ સ્પેસ એ એક આલેખ છે તે અસ્તિત્વમાં છે અને સ્ટેટ સ્પેસ સર્ચ એક સર્ચ ટ્રી ઉત્પન્ન કરે છે અને આપણે જોયું કે આ સર્ચ ટ્રી ની અમુક લાક્ષણિકતા છે આપણે કેટલાક સર્ચ નોડથી પ્રારંભ કરીએ છીએ અને પછી આપણે તે ટ્રી ની સર્ચ માટે નીચે જઈએ છીએ જે આપણે આ પહેલાં જોયું હતું દેખીતી રીતે દરેક ટ્રી માં બે પ્રકારના નોડ હોય છે એક પ્રકારનો નોડ છે જેને આપણે ઓપન કહ્યું છે તે રીતે બોલાવીશું ઓપન એ લીફ નો સમૂહ છે જે ખરેખર લીફ નો સમૂહ છે જેને આપણે ઓપન કહીએ છીએ અને આંતરિક નોડ નો સમૂહ જેને આપણે ક્લોઝ કહીએ છીએ ઓપન લીફ એ લીફ નો સમૂહ છે તે સર્ચ ફ્રન્ટિયર છે જે તમે પેદા કરેલા ઉમેદવાર નોડ નો સમૂહ છે પરંતુ તમે નિરીક્ષણ કર્યું નથી કે આપણે સર્ચ ફ્રન્ટિયર વિશે વિચારી શકીએ છીએ અને આંતરિક નોડ નો સમૂહ એ મુલાકાત લીધેલા નોડ ની યાદી છે હું તેને મુલાકાત લીધેલા નોડ કહીશ આપણે એમ કહીને પ્રારંભ કર્યો કે ઓપન અને ક્લોઝ એ સેટ છે તે પછી તમે આને કેટલાક અલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને અમલમાં મૂકવા માંગો છો ચાલો આપણે તેમને સૂચિ કહીએ અને આજે આપણે જોશું કે સૂચિ માળખું આવશ્યક આધાર માળખું નથી આપણે થોડી વારમાં તે જોઈશું સર્ચ સ્પેસ અથવા સર્ચ ટ્રી એ આ બંને ઓપન અને ક્લોઝ સેટ અથવા સૂચિ દ્વારા વર્ગીકૃત થયેલ છે અને આપણે જે અલ્ગોરિધમ જોઈએ છીએ તેને ફરીથી તપાસીએ આપણે ફક્ત સ્ટેટનો સંગ્રહ કરવાના બદલે સ્ટેટ પેર નો સંગ્રહ કરીએ છીએ અને આ જોડી આપેલ સ્ટેટ અને પેરેન્ટ સ્ટેટ નો સમાવેશ કરે છે પેરેન્ટ સ્ટેટ માંથી આપેલ સ્ટેટ પેદા થયું હતું આપણી પાસે આ નોડ સ્પેસ છે આપણે કહ્યું હતું કે શરૂઆતમાં ઓપન માં સ્ટાર્ટ અને અલ્પવિરામ ની જોડ મળે છે હું આજે ફક્ત રૂપરેખા લખીશ અને પછી જ્યારે ઓપન ખાલી ના હોય ત્યારે શું થાય તે બતાવીશ જો તે ખાલી છે તો તે નિષ્ફળ થશે તે ફક્ત ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ માટે જ ખાલી હશે જે તમે બધા સ્ટેટ નું નિરીક્ષણ કરીને સમાપ્ત કરી લીધું હોત અને તેમાંથી કોઈ પણ લક્ષ્યની સ્થિતિ સાથે બનતું નથી તે કિસ્સામાં તે ખાલી હશે અને પછી તમે કહી શકો કે ધ્યેય સ્ટેટ શોધી શકતું નથી ઉદાહરણ તરીકે 8 પઝલ માં મેં ધ્યાન દોર્યું હતું કે સ્ટેટ સ્પેસ એ એકબીજા સાથે જોડાયેલા સ્ટેટ ના બે સમૂહમાં વિભાજિત થાય છે એક સમૂહ એ બીજા સમૂહ માં પહોંચી શકતો નથી જો તમારો સ્ટેટ એક સમૂહમાં હોય અને ગોલ સ્ટેટ બીજા સમૂહમાં હોય તો ત્યાં પહોંચી શકાતું નથી અને તમે સ્ટાર્ટ સ્ટેટ થી પહોંચી શકાય તેવા બધાં નોડ્સને સ્ટોર કરીને સમાપ્ત કરશો અને કહેશો કે આપણે તે સમસ્યા હલ કરી શકતા નથી જો ઓપન ખાલી છે તો તમે નિષ્ફળ થાઓ છો જે અંતમાં થશે આપણે અહીં તેનો પ્રયાસ કરીશું નહીં અન્યથા આપણને ઓપન હેડ તરીકે નોડ પેર મળે છે વ્યાખ્યાયન માં આપણે જે વિગતો જોઈ હતી તે હું અહીં લખીશ નહીં અને નહીં તો તમે પુસ્તકમાંથી શોધી શકો છો આ નોડ પેરમાંથી આપણે નોડ કાઢીએ ચાલો આપણે તેને n તરીકે ઓળખીયે જે નોડ પેરનું પ્રથમ તત્વ છે અને આપણે ગોલ ટેસ્ટ લાગુ કરીએ છીએ યાદ રાખો કે ધ્યેય પરીક્ષણ કાર્ય નોડ લે છે અને તમને કહે છે કે તે લક્ષ્ય નોડ છે કે નહીં કોઈક રીતે તમે લક્ષ્ય કસોટીનો અમલ કરો છો તો ચાલ જીન એન અને ગોલ ટેસ્ટ n આ બે ડોમેન ફંક્શન્સ છે જે આપણી પાસે બાકીની સર્ચ અલ્ગોરિધમ છે જે આપણે લખી રહ્યા છીએ તે ડોમેનથી સ્વતંત્ર છે જ્યાં સુધી સારાંશ તમને જેન ફંક્શન મુવ કરવાનું ના કહે અને ધ્યેય પરીક્ષણ કાર્ય થાય ત્યાં સુધી માં તમે કોઈપણ ડોમેનની સમસ્યાઓ હલ કરવા માટે આ અલ્ગોરિધમ ઉપયોગ કરી શકો છો તમે ધ્યેય પરીક્ષણ કરો છો જો તે હા છે તો તમે પાથનું પુનર્ગઠન કરો જો તે ના હોય તો તમે મૂવ જન n લાગુ કરો અને તમને થોડી સફળતા મળે છે તમે આ પડોશીને આ નોડ n મેળવો છો અને આ માટે તમે થોડી ફિલ્ટરિંગ કરો છો અને તમે જોયેલી વસ્તુઓ દૂર કરો છો હું માત્ર એટલું જ કહીશ કે આઉટપુટ લાવતી વખતે જે ફંકશન ને જોયા છે તેને કાઢી નાખો અને એવી વસ્તુઓ શોધી કાઢો કે જે ઓપન કે કલોઝ લૂપ માં પહેલેથી જ આવેલી હોય આપણે ફરીથી તે જ નોડ જનરેટ કરવા માંગતા નથી કારણ કે જો તે ક્લોઝ હોય તો આપણે તે પહેલાથી જ જોયું છે અને જો તે ફરીથી તપાસવામાં આવે તો આપણે સંભવિત છે કે લૂપમાં જઈશું જો તે ઓપનમાં આવે છે તો આપણે તેને થોડોક સમય જોશું કારણ કે તે ઓપન જગ્યા છે જ્યાં તેની બે નકલો ઓપન રાખતા નથી તેથી આ મુવ જેન ફંકશન મૂળભૂત રીતે મૂવ્સ ને ઓપન માંથી કાઢી નાખે છે અને કલોઝ ના અનુગામી નોડે ને કલોઝ કરે છે અને પછી આપણી પાસે મેક પેર નામનું ફંક્શન છે આ ફિલ્ટરિંગ પછી જે કંઈ રહે છે તે આપણે જોડી બનાવીએ છીએ જે જોડીઓ છે આ નોડ n ને આપડે બીજા તેની અંદર ના બધા નોડ ના પેરેન્ટ નોડ તરીકે લઈએ છે આ બધા નોડ x n જેવા લાગશે કેમ કે આ બધા નોડ તેના ચાઈલ્ડ નોડ છે n એ આ નોડ નો પેરેન્ટ હોવો જોઈએ અને પછી આપણે આ વસ્તુઓ ઓપનમાં અથવા ઓપનની ટેલ માં ઉમેરીશું જો તમે ચોક્કસ બનવા માંગતા હો કારણ કે જો તમે હેડ રીમુવ કર્યું હોય જે અહીં નથી કર્યું એટલે ખરેખર તો આપણે હેડ ઉમેરવું જોઈએ પણ જો ના ઉમેર્યું હોય તો તે મૂળભૂત વિચાર છે અને પછી આપણે જોયું કે આ કરવાની બે રીત છે એક સ્ટેક જેવું છે અને બીજું ક્યુ જેવું છે જેનો અર્થ છે કે તમે કાં તો ઓપન હેડ પર નવા નોડ ઉમેરો અને તે સ્ટેક જેવું વર્તન કરશે જેથી તમને એ નોડ પેહલા મળશે કારણ કે આપણે હંમેશ ઓપન ના હેડ નોડ ને જ બહાર કાઢીએ છીએ અને જ્યારે તે સ્ટેક છે ત્યારે આપણે જોયું કે આ પહેલા ઊંડાણ જેવું વર્તે છે અને જ્યારે તે એક ક્યુ હોય ત્યારે આપણે જોયું કે તે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ જેવી વર્તે છે ડેપ્થ ફર્સ્ટ અને બ્રેડ્થ ફર્સ્ટ ની વિશેષતાઓ શું છે ડેપ્થ ફર્સ્ટ મૂળભૂત રીતે સર્ચ ટ્રી માં જાય છે અને બ્રેડ્થ ફર્સ્ટ એ આ વસ્તુઓ દ્વારા તેના પ્લોટનો સમૂહ બનાવવામાં વધુ સાવચેત છે આ બંનેની આ બે લાક્ષણિકતાઓ હતી તમે કહી શકો છો કે ડેપ્થ ફર્સ્ટ નોડ જ્યાં જાય ત્યાં જાય છે અને બ્રેડ્થ ફર્સ્ટ સ્ટાર્ટ સ્ટેટ ની નજીક જ રહે છે પછી આપણે આ બે અલ્ગોરિધમ ની લાક્ષણિકતાઓ તરફ ધ્યાન આપ્યું હતું આપણે બે લાક્ષણિકતાઓ ના ગુણધર્મોની તુલના કરવા માંગીએ છીએ એક ટાઈમ કોમ્પ્લેક્સિટી છે બંને માટે ટાઈમ કોમ્પ્લેક્સિટી ખરાબ છે ખરાબ થી મારો અર્થ વર્સ્ટ કેસ અથવા એવરેજ કેસ ટાઈમ કોમ્પ્લેક્સિટી છે બેસ્ટ કેસ માં આપણે એવું માનીએ કે તે ગોલ શોધે છે ડેપ્થ ફર્સ્ટ જો તે જ શાખા માં ગોલ શોધે છે તો તેવા કિસ્સામાં તે રેખીય સમયમાં શોધી શકશે બ્રેડ્થ ફર્સ્ટ ને અહીં ક્યાંક ગોલ સ્ટેટ મળવું જોઈએ જે સ્ટાર્ટ સ્ટેટ ની ખૂબ નજીક છે તે ખૂબ જ ઝડપથી મળશે તેથી તે બેસ્ટ કેસ છે એવરેજ કેસ અને વર્સ્ટ કેસ માં ટાઈમ કોમ્પ્લેક્સિટી એ b d હોય છે જ્યાં b એ બ્રાંન્ચિંગ ફેક્ટર છે અને d એ ડેપ્થ છે કે જ્યાં ગોલ મળે છે ડેપ્થ ફર્સ્ટ અને બ્રેડ્થ ફર્સ્ટ માં મૂવ ની બાબતે થોડો તફાવત છે આના વિશે આજે આપણે થોડી વાર માં સંબોધન કરવાનું શરૂ કરીશું તે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે આપણે કમ્પલિટનેસ વિશે જોયું અને કમ્પલિટનેસ દ્વારા મારો અર્થ એ છે કે શું તે ગોલ સ્ટેટ શોધી આપશે કે પછી જો અસ્તિત્વમાં હોય તો ગોલ સ્ટેટ સુધી પહોંચવા માટે નો પાથ શોધી આપશે અને બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ના કિસ્સામાં ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ માટે ગોલ સ્ટેટ શોધી આપવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ ઇન્ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ માટે નહીં કારણ કે ઇન્ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ અનંત લૂપ અથવા કેટલીક અનંત બ્રાંન્ચમાં જઈ શકે છે આપણે ધારીશું કે આપણે ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ સાથે કામ કરીશું અને આનો જવાબ હા આપીશું પરંતુ ધ્યાનમાં રાખો કે આ ફક્ત ફાઇનાઇટ સ્ટેટ સ્પેસ માટે છે પછી આપણે જોયું કે વધુ બે ગુણધર્મો જોયા એક સ્પેસ કોમ્પ્લેક્સિટી છે અને આપણે જોયું કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માટે જગ્યા સારી હતી કારણ કે જેમ જેમ તે નીચે તરફ જાય છે તેમ તેમ તે નોડ ની સંખ્યામાં વધારો કરે છે જો બ્રાંચિંગ ફેક્ટર b છે અને તે નીચે જાય છે તે b નોડ ઉમેરશે તેમાંના એકનું નિરીક્ષણ કરશે પછી ફરીથી b નોડ ઉમેરશે તેમાંના એકનું નિરીક્ષણ કરશે વગેરે વગેરે b નોડ ઉમેરે છે જેનો અર્થ છે કે તેને રેખીય જગ્યા ની જરૂર છે જ્યારે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ બધા નોડ સર્ચ ના થાય ત્યાં સુધી જનરેટ કરેલા સંપૂર્ણ લૂપનું પ્રથમ નિરીક્ષણ કરશે તે b પહોળાઈ થશે અને તેથી તે b દ્વારા ગુણાકાર કરે છે જેમ જેમ તે ઊંડે જાય છે તેમ તેમ તે ઘાતાંકીય રીતે ઝડપથી વધતું જાય છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માટેનો આ એક પ્લસ પોઇન્ટ હતો ગુણવત્તા એ પ્લસ પોઇન્ટ હતો હું ફક્ત બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ માટે અહીં પ્લસ લખીશ કારણ કે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ફક્ત સર્ચ જગ્યામાં ધીમે ધીમે ફર્યા કરે છે ગોલ નોડ જે પણ સ્તરે હશે ત્યાં સુધી નો પાથ મેળવશે જેનો અર્થ છે કે તે હંમેશા ગોલ નો સૌથી ટૂંકો માર્ગ શોધે છે મને લાગે છે કે તમે બે ઉદાહરણ હલ કરી ને તેની ખાતરી કરી લીધી છે જો ના કરી હોય તો કરી લો છેલ્લે આપણે આ કર્યું હતું આજે આપણે બે કામ કરવા માંગીએ છીએ એક એ જોવાની કોશિશ કરવી જોઈએ કે શું આપણે કોઈ અલ્ગોરિધમ શોધી શકીએ કે જે આ બે પ્લસ પોઇન્ટ્સને જોડશે અને બીજું કોમ્પ્લેક્સિટી શોધવાનો પ્રયત્ન કરીએ કારણ કે જો તમારો અલ્ગોરિધમ ઘાતાંકીય ટાઈમ કોમ્પ્લેક્સિટી વાળો હશે તો કોઈ તેને ખરીદશે નહીં તેનાથી તમે ફક્ત ખૂબ જ નાની સમસ્યાઓનું સમાધાન કરી શકો છો જે નોંધપાત્ર કદની સમસ્યાઓ નથી ચાલો આપણે આ જોઈએ શું કોઈ અલ્ગોરિધમ છે કે શું કોઈએ આ વિશે વિચાર કર્યો છે જે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ અને ડેપ્થ ફર્સ્ટ સર્ચ ના આ બે ગુણધર્મોને જોડશે મતલબ કે જે લિનિયર સ્પેસ માં શ્રેષ્ઠ ઉપાય શોધી આપે હું માનું છું કે હજી તમે મારું પુસ્તક વાંચ્યું નથી ચાલો આપણે આ બધા અલ્ગોરિધમ્સની કેટલીક ભિન્નતા જોઈએ આજે આપણે જે પણ અલ્ગોરિધમ જોવા જઈ રહ્યા છીએ તે બધા બ્લાઇન્ડ સર્ચ અલ્ગોરિધમ છે જેનો અર્થ છે કે તેમની કોઈ દિશા નક્કી નથી હોતી જો કોઈ સ્ટેટ સ્પેસ માટે આ સ્ટાર્ટ સ્ટેટ હોય અને આ સ્ટેટ સ્પેસ માં કોઈક જગ્યા એ ગોલ સ્ટેટ હોય તો અલ્ગોરિધમ નું વર્તન એક સરખું રહેશે તેથી પહેલા તે આ દિશામાં જશે પાછા જઈ ને કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરશે અહીંથી પાછા જઈ ને કંઈક બીજું કરવાનો પ્રયત્ન કરશે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ત્યાં સુધી નીચે જતો જશે જ્યાં સુધી તે ગોલ શોધી ના લે ગોલ ક્યાંક અહીં અથવા અહીં અથવા અહીં હોઈ શકે છે તેનાથી કોઈ ફરક નથી પડતો ચાલો હું એક અથવા બે નવા અલ્ગોરિધમ્સ રજૂ કરું એકને ડેપ્થ બાઉન્ડેડ કહીશું તે કહે છે કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માં અને ડેપ્થ બાઉન્ડ માં ગમે તે ડેપ્થ બાઉન્ડ એ તફાવત 20 સ્ટેપ થી વધુ થતો નથી અને વધારે માં વધારે તે 40 સ્ટેપ થી વધુ થતો નથી તો આપણે શું કર્યું છે કે આપણે અહીં શોધને અમુક સ્તરે કાપી છે અને આપણે કહ્યું હતું કે આ કપાયેલ સર્ચ સ્પેસ પર પહેલા ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરો આ અલ્ગોરિથમ ની શું લાક્ષણિકતા છે ડેપ્થ બાઉન્ડેડ ડેપ્થ ફર્સ્ટ સર્ચ લિનિયર સ્પેસ ધરાવે છે કારણ કે તેની પૂર્ણતા સાથે પ્રારંભ કરવા માટે તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ છે કોણે હા કહ્યું કેમ હા કહ્યું પૂર્ણતા નો અર્થ શું છે આપણે કહ્યું કે જો ત્યાં કોઈ રસ્તો હોય તો આ ડેપ્થ બાઉન્ડેડ તે કંઈક છે જે તમે લાદ્યું છે તે સમસ્યાથી નથી આવતી ગોલ અહીં કયાંક હોઈ શકે છે ડેપ્થ વન શું છે ડેપ્થ વન કહે છે કે આ લાઈનથી આગળ વધવું નહીં જો તમને ત્યાં ધ્યેય મળે તો તમને સમાધાન મળશે પરંતુ જો ધ્યેય ત્યાંથી આગળ ક્યાંક હશે તે અહીં કયાંક હોઈ શકે છે અને સમાધાન શોધી શકો છો તેથી દેખીતી રીતે તે પૂર્ણ નથી પરંતુ તે કાર્યક્ષમતા થી સામનો કરી રહ્યું છે કારણ કે તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ છે ચાલો હવે આપણે ફેરફાર કરીએ ચાલો આપણે એક અલ્ગોરિધમ જોઈએ જેમાં આપણે કહીએ કે ડેપ્થ બાઉન્ડ શૂન્ય છે આ નવો અલ્ગોરિધમ છે જે હું લખું છું આપણે ડેપ્થ બાઉન્ડ ને આરંભિત કરીએ છીએ અને પછી જ્યારે લક્ષ્ય ના મળે ત્યારે આ d b d f s અલ્ગોરિધમને કોલ કરીએ ચાલો આપણે આને ડેપ્થ બાઉન્ડ d b કહીએ હું અહીં d b નો ઉપયોગ કરું આ અલ્ગોરિધમ છે તે આર્ગ્યુમેન્ટ લે છે તે સ્ટાર્ટ નોડ લે છે પરંતુ આપણે માનીશું કે તે છુપાયેલ છે અથવા ગ્લોવર છે જ્યારે લક્ષ્ય ના મળે ત્યારે બાઉન્ડ d b સાથે ડેપ્થ બાઉન્ડ ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરો 0 એટલે કે તમે ફક્ત સ્ટાર્ટ નોડનું નિરીક્ષણ કરો 1 એટલે તમે એક સ્તર વધુ ઊંડા જાઓ 2 એટલે તમે બે સ્તર ઊંડા જાઓ અને પછી તમે કહો આપણે આ લૂપમાં મૂકી દીધું છે આ એક નવો અલ્ગોરિધમ છે આ અલ્ગોરિધમ શું છે આ અલ્ગોરિધમ ખૂબ જ સારી રીતે જાણીતો છે હું તેને અહીં લખીશ કોઈ પણ કિસ્સામાં તે સ્પેસ ઇટરેટિવ છે તેને ઈટરેટીવ ડીપનિંગ કહેવાય છે દરેક ચક્રમાં તમે ડેપ્થ બાઉન્ડ એક થી વધારો અને પછી ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરો પુનરાવર્તિત રીતે તમે આ બાઉન્ડને ઊંડા કરો છો જ્યાં તમે શોધશો અને કારણ કે આપણે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી રહ્યા છીએ આને ડેપ્થ ફર્સ્ટ ઇટરેટિવ ડીપનિંગ કહેવામાં આવે છે જેને d f i d તરીકે ઓળખાય છે આ d f i d અલ્ગોરિધમ છે પહેલા આપણે સમજવું જોઈએ કે અલ્ગોરિધમ શું છે આપણે આ ડેપ્થ બાઉન્ડ DFFS નો ક્રમ કરી રહ્યા છીએ જે શૂન્ય ઊંડાઈ થી શરૂ થાય છે પછી બે ત્રણ ઊંડાઈ માં જાય છે આ અલ્ગોરિધમ નો ગુણધર્મ શું છે આપણે ક્ષણભરમાં ટાઈમ કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીશું ચાલો આપણે સ્પેસ કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીએ અને ચાલો ગુણવત્તા વિશે વાત કરીએ આ તે બે જથ્થા માં આપણને રસ છે અહીં કારણ કે બ્રેડ્થ ફર્સ્ટ આપણને મહત્તમ સોલ્યુશન ગેરંટી પર આપે છે ગુણવત્તાની ઊંડાઈ પર શ્રેષ્ઠ મહત્તમ ઉકેલો પ્રથમ જગ્યા પૂરતી માત્ર રેખીય જગ્યાની જરૂર હતી d f i d નું શું સ્પેસ કોમ્પ્લેક્સિટી જ્યારે તે સ્પેસ કોમ્પ્લેક્સિટી કહે છે તેનો અર્થ છે કે ઓપન નું કદ આપણે જે પરંપરાનું પાલન કરી રહ્યા છીએ તે છે DFS ની જેમ શા માટે તે DFS છે તે એક DFS નથી દર વખતે જ્યારે તમે અલગ ઊંડાઈ સાથે બંધાયેલા વિવિધ DFS કરો છો ત્યારે ઘણા DFS છે પરંતુ તમે DFS કરી રહ્યા છો રેખીય સ્પેસ છે શું કોઈને આ વિશે શંકા છે તમારે આ ક્ષણે આ વાતની સ્પષ્ટતા કરવી જોઈએ કે તે ફક્ત આ લૂપના દરેક ચક્રની અંદર એક ડેપ્થ પર ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી રહી છે પરંતુ તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી રહી છે ડેપ્થ ફર્સ્ટ સર્ચ ની સ્પેસ કોમ્પ્લેક્સિટી રેખીય હોવી જોઈએ ગુણવત્તા વિશે શું સંપૂર્ણતા નથી શું તે શ્રેષ્ઠ ઉપાયની બાંયધરી આપે છે શું તે ટૂંકા પાથની બાંયધરી આપે છે ત્યાં ડીપનીંગ છે તેના પર આધાર રાખીને મેં સંપૂર્ણ અલ્ગોરિધમ આપ્યો છે હું એક સવાલ પૂછું છું કે આ એલ્ગોરિધમનો તે તમને શ્રેષ્ઠ ઉકેલમાં ખાતરી આપે છે આની પાછળ દલીલ શું છે દલીલ હા વિશે વાત કરવા ઇચ્છુક કોઈપણને જવાબ આપો કેમ કરે છે તે કેવી રીતે ખાતરી આપે છે જવાબ છે આ અલ્ગોરિધમ વર્તન શું છે જો તમે ફક્ત નવા જ જુઓ તો તે હવે આ અલ્ગોરિધમ શું કરી રહ્યું છે તે ઘણા નોડ નું નિરીક્ષણ કરશે ચાલો આપણે કહીએ કે અમારી પાસે એક સર્ચ ટ્રી છે આપણે s શરૂ કર્યું ત્યારબાદ આપણે પહેલા s જ જોઈશું પછી આપણે s a b c જોઈશું પછી ત્રીજા રાઉન્ડ માં આપણે જોઈએ છીએ કે આ d e f જોઈશું અને તેથી વધુ આ ત્રીજા રાઉન્ડમાં તમે કયા ક્રમમાં છો પ્રથમ રાઉન્ડમાં તે પ્રથમ ચક્રમાં માત્ર s ની તપાસ કરવી જોઈએ બીજા ચક્રમાં તે આ ક્રમમાં તપાસ કરશે પછી s a b c ની તપાસ કરવી જોઈએ ત્રીજા રાઉન્ડમાં તે s પછી a પછી d પછી e પછી f પછી b અને પછી b નું જે ચાઈલ્ડ હોય તેનું નિરીક્ષણ કરશે પ્રથમ ચક્રમાં તે માત્ર s નું જ નિરીક્ષણ કરે છે બીજા ચક્રમાં ફક્ત s પછી a પછી b પછી c સુધી નિરીક્ષણ કરે છે ત્રીજા ચક્રમાં તે આ s નું નિરીક્ષણ કરે છે મેં સંપૂર્ણ ટ્રી દોર્યું નથી પરંતુ s a પછી d પછી e પછી f પછી b ના ચિલ્ડ્રન પછી c ના ચિલ્ડ્રન તે ચોક્કસ ક્રમમાં ડેપ્થ ફર્સ્ટ સર્ચ થાય છે પરંતુ હવે જો તમે તે ક્રમમાં તે પ્રથમ વખત નોડની મુલાકાત લેવાનું ચિહ્નિત કરવા માંગતા હો તો તમે જોઈ શકો છો કે પછી પ્રથમ ચક્રમાં s જોવામાં આવે છે પછી બીજા ચક્રમાં a b અને c જોવામાં આવે છે પછી ત્રીજા ચક્રમાં d અને f જોવામાં આવે છે અને તેથી વધુ જે ક્રમમાં તમે નોડ્સની મુલાકાત લો છો જો તમે આ લાલ વર્તુળની અંદરના ક્રમને જોશો તો તમે કહી શકો છો કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ નો ક્રમ s a b c d e f s a b c d e f છે અને જો તે ધ્યેય મેળવે છે તો તેને સૌથી ટૂંકા રસ્તે લક્ષ્ય મળવું જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ હંમેશાં લેવલ ક્રમમાં આવે છે કારણ કે તમે કહો છો કે તે હંમેશા ટૂંકો રસ્તો શોધી કાઢે છે મને લાગે છે કે તમે તમારી જાતને ખાતરી આપી છે કે આ અલ્ગોરિધમ d f i d બંને બાબતોને જોડે છે જે આપણે ઇચ્છતા હતા જગ્યા રેખીય હોવી જોઈએ જે ડેપ્થ ફર્સ્ટ સર્ચ માં હતું અને તમારે શ્રેષ્ઠ ઉપાયની ખાતરી કરવી જોઈએ કે જે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ છે અને આ અલ્ગોરિધમ આપણને તે આપી રહ્યું છે તમે કહી શકો કે આ ખરેખર બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ની હારમાળા માસ્કરેડીંગ રીતે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ છે કારણ કે જે માર્ગ શોધે છે તે દ્રષ્ટિએ જે વર્તન છે તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ જેવું જ હશે અને જે સ્તરે લક્ષ્ય દેખાશે ત્યાં આ પૂર્ણ થઇ જશે આપણે જાણીએ છીએ કે તેને સૌથી ટૂંકો માર્ગ મળ્યો છે કોઈ ને કોઈ પ્રશ્ન છે મેં અહીં જે લખ્યું તે જ્યારે લક્ષ્ય મળ્યું નથી ત્યારનું છે અને હું થોડી વિગતમાં ખોવાઈ ગયો છું ચાલો માની લઈએ કે તે એક ફાઇનાઇટ આલેખ છે તે ઇન્ફાઇનાઇટ આલેખ છે તે તેમાં શોધતો રહેશે ચાલો ધારી લઈએ કે આ એક ફાઇનાઇટ આલેખ છે હું તેને તમારા માટે એક અભ્યાસ તરીકે રાખીશ ક્યારે તેમાં નવા નોડ ઉમેરાશે નહીં તેનો અર્થ છે કે તમે નવા સ્તરે ચકાસણી કરશો ત્યારે ત્યાં કોઈ નોડ હશે નહીં પછી તમે સંપૂર્ણ ગ્રાફનું નિરીક્ષણ કરશો જો તમે સંપૂર્ણ ગ્રાફનું નિરીક્ષણ કર્યું હોય તો તે નિષ્ફળતાની જાણ કરવી જોઈએ પરંતુ તે બિંદુ સુધી તે લક્ષ્ય શોધે ત્યાં સુધી તે શોધવું જોઈએ વિદ્યાર્થી ટ્રી ની ઊંચાઈ થી લક્ષ્ય સુધી તે એક ટ્રી નથી આપણને ખબર નથી કે ધ્યેય ક્યાં છે તે સમગ્ર વિચાર પાથ શોધવાનો છે આપણે કેટલીક સ્પેસમાં છીએ અને આપણે મૂવ જેન ફંકશનનો ઉપયોગ કરીને સ્પેસ સર્ચ કરી રહ્યા છીએ અને આપણે લક્ષ્ય સુધી જવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા આપણે એ પણ જાણતા નથી કે લક્ષ્ય અસ્તિત્વમાં છે કે નહીં 8 પઝલમાં હું તમને ગોલ સ્ટેટ આપી શકું છું જે પહોંચી શકાય તેવું નથી અને બીજું આપણે જાણતા નથી કે તે કયા સ્તરે હાજર છે આખો વિચાર માર્ગ શોધવાનો છે તમે જાણો છો કે આ ઈટરેટીવ ડીપનીંગ અલ્ગોરિધમ્સ ચેસ રમવા માટે ઘડાયા હતા અને તમે જાણો છો કે જ્યારે આપણે AI નો ઇતિહાસ જોઈએ ત્યારે જોયું કે ચેસ રમવું એ AI લોકો સાથે લાંબા સમયથી સંમિશ્રિત છે અને તેઓ પ્રોગ્રામ્સ ને ટૂર્નામેન્ટની શરતો હેઠળ ટુર્નામેન્ટમાં રમવા માગે છે અને તમારામાંના જે લોકો ચેસ ટુર્નામેન્ટ રમે છે તે જાણે છે કે ટુર્નામેન્ટ માં અમુક ચાલ માટે ચોક્કસ સમય ફાળવ્યો હોય છે ખેલાડી ને આપવામાં આવતો સમય નિશ્ચિત હોય છે હવે આપણે આ કોડ માં પછીથી ગેમ રમવા માટેના પ્રોગ્રામ્સ જોશું પરંતુ તેઓ અમુક પ્રકારની ટ્રી માં શોધ કરે છે તેઓ અમુક ઊંડાઈ સુધી ટ્રી માં શોધ કરી શકે છે જેટલા ઊંડાણ માં તમે ટ્રી માં શોધ કરો એનો અર્થ એ છે કે તમે સંયોજનોની શોધ કરો છો જો હું આ ચાલ રમું છું તો વિરોધી આ ચાલ રમશે પછી હું આ ચાલ રમીશ પછી વિરોધી આ ચાલ રમશે અને આ રીતે કરશે તેથી દેખીતી રીતે આ વિશ્લેષણ તમે રમતના અંત સુધી કોઈપણ સ્તરે કરી શકો છો પરંતુ તે ખરેખર શક્ય નથી તમે વિશ્લેષણ કરો અને પછી નિર્ણય કરવાનો પ્રયાસ કરો કે આ ચાલ માટે શું સારું છે ચેસ રમવા માટેના પ્રોગ્રામ્સમાં જો તમે ટુર્નામેન્ટની સ્થિતિ હેઠળ રમી રહ્યા હોવ તો તમારે કેટલો સમય આપવો પડશે તે અંગે જાગૃત રહેવું પડશે ઈટરેટીવ ડીપનીંગ અલ્ગોરિધમ્સ એ તે પરિસ્થિતિ ઘડી કાઢી કે તમે અલ્ગોરિધમ ને શીખવાડો અને સમય મંજૂરી આપે ત્યાં સુધી તે ઊંડા અને ઊંડા જવા દો જો કોલિંગ અલ્ગોરિધમ કોલિંગ પ્રોગ્રામ જાણે છે કે સમય પૂરો થઈ રહ્યો છે તે મને કહેશે શ્રેષ્ઠ ચાલ જણાવો અને તે શ્રેષ્ઠ ચાલ રમશે આપણે ઈટરેટીવ ડીપનીંગ તરફ ધ્યાન આપીએ છીએ આપણે ફરીથી ઈટરેટીવ ડીપનીંગ જોઈએ આપણે તેનો ઉલ્લેખ કરીશું આપણે ફરીથી રમત રમવા માટેના અલ્ગોરિધમ્સને જોઈશું તમે કહી રહ્યા છો કે તમે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ કેમ નથી કરતા પરંતુ આપણે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ કરતા નથી કારણ કે તેને આ બધું સંગ્રહિત કરવાની જરૂર છે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ની ઓપન સૂચિ શું છે ઓપન સૂચિ આ ટ્રી માટે આવી કંઈક છે અને આ તેનો આકાર છે પુષ્કળ બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ કરો હકીકતમાં આના જેવું લાગે છે અને જેમ જેમ તે ઊંડા અને ઊંડા જાય છે તે ઘાતાંકીય રીતે ઝડપથી વધી રહ્યું છે આપણે d માં નોડ ની સંખ્યા જાણીએ છીએ આપણે પહોળાઈથી d નોડ સ્ટોર કરવા માંગતા નથી તેથી આપણે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ નથી કરી રહ્યા આપણે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી રહ્યા છીએ પહેલેથી જ મુલાકાત લીધી છે પણ તમારી પાસે કયો વિકલ્પ ઉપલબ્ધ છે જો તમે તેના વિશે થોડુંક વિચારશો તો તમે તે જોશો હું જોઈ શકું છું તમે શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો તમે તે કહેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે ફરીથી s થી શરૂ કરવાનો અર્થ શું છે પરંતુ તમે ક્યાંથી પ્રારંભ કરો છો પ્રથમ પહોળાઈમાં તમે નિરીક્ષણ કરી શકશો કે તમે આ બધા નોડ નું નિરીક્ષણ કરશો અને પછી તમે તેમના ચાઈલ્ડનું નિરીક્ષણ કર્યું હોત તેઓ ઓપનમાં હશે તે ચિલ્ડ્રન હતા પરંતુ અહીં આપણી પાસે તે નથી તમારે તેને થોડો વિચાર આપવાની જરૂર છે હા જ્યારે આપણે d f d f i d જોઈએ ત્યારે તે એક સામાન્ય શંકા છે આપણે આ વધારાના કાર્ય કરી રહ્યા છીએ આ વધારાના કાર્ય માં આપણે શું કરી રહ્યા છીએ આપણે ઘણી શોધ કરી રહ્યા છીએ જેમાં આપણે દરેક સ્તરે સંપૂર્ણ ટ્રી નું નિરીક્ષણ કરી રહ્યા છીએ પહેલાં અહીં સ્તર સુધી પછી આ આખું ટ્રી પછી આ આખું પેટા ટ્રી અને પછી આ આખું ટ્રી અને તેથી આગળ તો દેખીતી વાત છે કે આપણે એક વધારાનો ખર્ચ ચૂકવીએ છીએ શું આ ખર્ચ સાર્થક છે તેનાથી આપણને શું ફાયદો થશે આપણને રેખીય જગ્યા મળી રહી છે અને શ્રેષ્ઠ ઉકેલની બાંયધરી વધારાની કિંમત એ આ બધા નોડ નું નિરીક્ષણ કરો છો તે થશે જે આ લાલ વર્તુળની અંદર ફરી અને ફરી આવતું નથી આપણે s ને અહીં જોયું છે આપણે તેને અહીં ફરી જોયું છે આપણે તેને અહીં જોઇ શકીએ છીએ આપણે અહીં ફરીથી તેને જોઈ રહ્યા છીએ B ને આપણે અહીં જોઈ રહ્યા છીએ કે આ આખી ગણતરી d f i d ની ટાઈમ કોમ્પ્લેક્સિટીના માપનની ગણતરી છે કારણ કે આપણે આ બધા નોડ નું નિરીક્ષણ કરતા આ બધા જોઈ રહ્યા છીએ આ વધારાની કિંમત કેટલી છે તે યોગ્ય છે તમારી અંતઃપ્રેરણા શું કહે છે ચાલો હું d f i d માં પુનરાવર્તન કરીએ આપણે કેટલાક સ્તર સુધી શોધીશું ચાલો આપણે આ સ્તર કહીએ આપણે કેટલાક ડેપ્થ બાઉન્ડ માટે d f i d i કરીએ છીએ અને પછીના આગલા સ્તરના નોડ નું નિરીક્ષણ કરવા માટે આપણે આ સંપૂર્ણ ટ્રી ને ફરીથી આ ઊંડાઈ સહિત શોધીએ છીએ આ શેડેડ ભાગ એ વધારાના કાર્ય છે જે આપણે આ નવા નોડ્સના નિરિક્ષણ માટે કરી રહ્યા છીએ આ વધારાની કામગીરી કેટલી છે તે ઊંચું અથવા નીચું છે મને ફક્ત સરળ રીતે સવાલ પૂછો આપણે ટ્રી ના અભ્યાસ પર પાછા આવીએ તમે ડેટા સ્ટ્રક્ચર ના કોઈ અભ્યાસક્રમ માં તે જોયું હશે ચાલો બ્રાંન્ચિંગ ફેક્ટર b નું એક આર્બિટ્રરી ટ્રી લઈએ આપણે સંપૂર્ણ ટ્રી લઈશું આ દલીલ ખાતર આપણે ધારીશું કે ટ્રી પૂર્ણ થયું છે જેનો અર્થ છે કે દરેક આંતરિક નોડ માં વિશ્લેષણ ખાતર બરાબર ચિલ્ડ્રન હોય છે જે આપણે જાણીએ છીએ તેમ નથી ઉદાહરણ તરીકે આઠ કોયડાના ખૂણામાં જ્યારે ખાલી ખૂણામાં ફક્ત બે જ ચાલ હોય છે જે તમે કરી શકો છો જ્યારે જ્યારે ખાલી કેન્દ્રમાં હોય ત્યારે તમે ચાર ચાલ કરી શકો છો દેખીતી રીતે બ્રાંન્ચિંગ ફેક્ટર સતત નથી ચાલો વિશ્લેષણ ખાતર માની લઈએ કે બ્રાંચિંગ ફેક્ટર b છે અને તે સતત છે તે અને આ તે ફ્રન્ટિયર છે જેને આપણે જોઈ રહ્યા છીએ જેનો સમૂહ મેં કહ્યું તેમ જ આ ટ્રીના લીફ છે તે છે સર્ચ ફ્રન્ટિયર અને આ ટ્રી ના આંતરિક નોડ નોડ્સ છે જે આપણે આ I નોડ ના નિરીક્ષણ માટે ફરી મુલાકાત લઈ રહ્યા છીએ આ માટેના કોઈપણ તબક્કે એક ઊંડાઈ છે આ I નોડ નું નિરીક્ષણ કરતા પહેલા ડેપ્થ ફર્સ્ટ સર્ચ કર્યું હોત d f i d શું કરી રહ્યું છે તે i l નોડ નું નિરીક્ષણ કરી રહ્યું છે જે એક વધારાનું કાર્ય છે જે તે આખો પ્રશ્ન કરે છે અને ઊંડાઈ એ છે કે આપણે આ રાક્ષસની પ્રકૃતિની સમજ આપવી જોઈએ ચાલો હું તમને એક સરસ દલીલ આપીશ મને ખાતરી છે કે તમે કેટલાક કોર્સમાં આ કર્યું છે સંપૂર્ણ ટ્રી માં લીફ અને આંતરિક નોડ નું પ્રમાણ શું છે પરંતુ મને યાદ છે આઈઆઈટી બોમ્બે ના ગણિતના પ્રોફેસર કે જોશી Professor K Joshi એ ખૂબ સરસ દલીલ કરી હતી અને તમે ટુર્નામેન્ટની કલ્પના કરી શકો છો જે ચાલી રહ્યું છે કારણ કે બ્રાંચિંગ ફેક્ટર b છે આપણે માની લઈશું કે તે કંઈક એવું છે જે 100 મીટર સ્પ્રિન્ટ અથવા કંઈક એવું કહે છે અને કોઈપણ નોંધ પર b ચિલ્ડ્રન છે કોઈપણ સર્ચ વસ્તુને એક રમત અથવા એક જાતિ તરીકે જોઇ શકાય છે જેને તમે કોલ કરવા માંગો છો જો તે બાયનરી હોય તો હું ટેનિસ ટૂર્નામેન્ટ વિશે વાત કરી શકું છું પરંતુ તે બાયનરી નથી તે બ્રાંન્ચિંગ ફેક્ટર છે તો ચાલો માની લઈએ કે તે 100 મીટર સ્પ્રિન્ટ જેવું છે અને b લોકો ગરમીમાં ભાગ લે છે અને ફક્ત એક જ પસંદ કરવામાં આવશે તે આ સ્પર્ધાનો નિયમ છે ત્યાં કુલ l હરીફ છે અને દરેક આંતરિક નોડ i માં એક આંતરિક ગરમી છે દરેક આંતરિક નોડમાં b માંથી એક જાય છે અને b 1 દૂર થાય છે અને અંતે માત્ર એક જ વિજેતા છે અને બાકીના બધા હારનાર છે અથવા આપણે કહેવું જોઈએ રનર અપ પણ હોઈ શકે છે મને લાગે છે કે તે વધુ સારો શબ્દ છે જો તમે થોડો વિચાર કરો છો તો તમે જોશો કે પક્ષોના ફોર્મની કુલ સંખ્યા જે l છે જે વર્લ્ડ ટુર્નામેન્ટ માં લીફ ની સંખ્યા બરાબર છે તેને વિનર ટ્રી પણ કહેવામાં આવે છે તમે કદાચ તેમનો ક્યાંક અભ્યાસ કર્યો હશે તે i 1 બરાબર છે તો a આર્ગ્યુમેન્ટ શું છે અલબત્ત તમે ઇન્ડેક્સેશન દ્વારા પુરાવો આપી શકો છો કે આપણે ગણિતમાં વધુ વલણ ધરાવીએ છીએ પરંતુ આ આ આર્ગ્યુમેન્ટ માત્ર એક ટૂર્નામેન્ટની આર્ગ્યુમેન્ટ છે તે કહે છે કે દરેક આંતરિક નોડમાં b 1 ખેલાડીઓ દૂર થાય છે જો આંતરિક નોડ ની સંખ્યા i હોય તો i સંખ્યા કાઢી નાખવામાં આવે છે જે અલબત્ત l 1 છે અને આમ એક વિજેતા મળે છે કુલ સ્પર્ધકોની સંખ્યા આ દ્વારા આપવામાં આવે છે અને આ આપણને i અને l વચ્ચેનો સંબંધ આપે છે તમે i લખી શકો છો અને પછી તમે l i I શોધી શકો છો જે ગુણોત્તર છે કે આપણે જોઈ રહ્યા છીએ કે વધારાના કામની માત્રા જે છે તે d f i d સરખામણીમાં કરી રહી છે પહોળાઈ પ્રથમ શોધ બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ફક્ત l નોડ્સનું નિરીક્ષણ કરી શકશે ફક્ત આ બાઉન્ડ્રી નોડ્સ d f i d આખા ટ્રીનું નિરીક્ષણ કરે છે તે l પ્લસ i નોડ છે જો તમે આ લખો તેને પ્લગ કરો અને થોડું સાદું રૂપ આપો તમે જોશો કે આ મોટા l d ઓવર d 1 માટે યોગ્ય છે આ નાના પરિબળ ક્યાંક હું છોડીશ તો આપણે શું કહીએ છીએ આપણે કહી રહ્યા છીએ કે d f i d જે કામ કરે છે તે જથ્થો જે ઉપેક્ષિત છે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ ની તુલનામાંવધુ ફક્ત d ઓવર d 1 ગણા વધુ અને તે તમને આશ્ચર્યજનક ન હોવું જોઈએ કારણ કે આ બ્રેડ્થ એક્સપ્લોઝન નો સ્વભાવ છે આપણી પાસે b છે કે આ સ્તરમાં અહીં નોડ છે અને બધા આંતરિક નોડ bd 1 b 1છે જો તમે મોટા બ્રાંન્ચિંગ ફેક્ટર માટે તે 1 અવગણશો તો પછી કોઈ મોટા અથવા કહે તો તે I આશરે b 1 ગુણ્યા I ગણી શકું છું જે આપણે અહીં લખ્યું છે જ્યારે તમે ટ્રી માં ઊંડાઇએ જાઓ છો ત્યારે લીફ ની સંખ્યા ગુણ્યા તમે પહેલાં જોયેલા નોડ નો સમૂહ છે આ સ્તરે તમે જે કરી રહ્યા છો તેની તુલનામાં તમે પહેલાં જે કંઇ કર્યું તે લાગે છે તમે પહેલાં જે બધું કર્યું તે અતિરિક્ત કાર્ય d f i d કરી રહ્યું છે તે ફક્ત તે નોડ ની ફરી અને ફરીથી મુલાકાત લેતા જોશે અને જો તમે આ દલીલમાંથી પસાર થશો તો તમે જોશો કે d f i d ની ટાઈમ કોમ્પ્લેક્સિટી બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ કરતાં નોંધપાત્ર રીતે વધુ નથી આપણે જોયું હતું કે બ્રેડ્થ ફર્સ્ટ સર્ચ થોડી વધારે હતી DFS થી BFS b1 ઓવર b અથવા એવું કંઈક હતું મને બરાબર યાદ નથી પરંતુ મને લાગે છે કે b1 ઓવર b હશે બ્રેડથ ફર્સ્ટ સર્ચ ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરતાં વધારે કામ કરે છે અને d f i d કરતા થોડુંક જ વધારે કામ કરે છે અને આપણને શું ફાયદો મળે છે આપણે રેખીય જગ્યા નો ઉપયોગ કરીએ છે અને આપણને ઉકેલ મળે છે તે ખૂબ સરસ અલ્ગોરિધમ છે આ વિશે મારે થોડુંક વિચારવું છે આ બીજા પ્રશ્નમાં આગળ વધતા પહેલા આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટીને કેવી રીતે મેળવી શકીએ હું આ પ્રશ્ને આ બાબતનું ધ્યાન આપવાનું ઇચ્છું છું જે આપણે કર્યું રિમૂવ સીન શું છે કહેવું એ છે કે તમે પેદા કરેલા દરેક નવા ચાઈલ્ડ માટે અથવા તમે પેદા કરી રહ્યાં છો તે દરેક નવા નોડ માટે તપાસ કરો કે તે પહેલાથી જ ક્લોઝ માં છે કે કેમ ચાલો ધારી લઈએ કે આપણી પાસે સરળ સંગ્રહ નોડ્સ છે અને અમારી પાસે આ નોડ પેર નથી અને તો ચાલો એક ક્ષણ માટે તેને અવગણો પરંતુ આપણી પાસે સંગ્રહ છે કે આપેલ નોડ ક્લોઝ છે કે કેમ તે તપાસવા માંગીએ છીએ આની કિંમત શું છે ખરેખર કે કોમ્પ્લેક્સિટી આપણે નોડ પર ફરી મુલાકાત લીધી છે કે કેમ તેની તપાસ કરવા માટે આપણે ભારે કિંમત ચૂકવીએ છીએ આ કરવા માટે અલ્ગોરિધમ કયો હશે કાર્ય કયું છે કાર્યને એક નોડ n આપવામાં આવે છે અને નોડ્સની સૂચિ કે જેને તમે ક્લોઝ કહેશો જે નોડ છે જે આપણે પહેલાં જોયા હતા હું સૂચિ શબ્દનો ઉપયોગ કરું છું પરંતુ કોઈ ફરક નથી પડતો કે તે સેટ અથવા સૂચિમાં n છે કે નહીં તે કરવા માટે કયો અલ્ગોરિધમ હશે જેમાં આપણે a નો સંગ્રહ કરી શકીએ છીએ તેમાં ડિરેક્ટર નથી જેમાં આપણે સંગ્રહ કરી શકીએ તે અનુક્રમ હશે આપણે ક્ષણમાં તે સુધારીશું પરંતુ જો તેને સૂચિ તરીકે જોઈએ તો તે કઈ રીતે કરી શકાય મારે ક્રમિક રીતે સર્ચ કરવી પડશે જેનો અર્થ એ કે તે બંધના કદમાં રેખીય હશે અને કેવી રીતે ક્લોઝ રહ્યું હતું ઊંડાઈ ક્લોઝ યાદ એક માપ છે તેથી જ જ્યારે આપણે કહ્યું કે જ્યારે આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટી વિશે વાત કરીશું ત્યારે આપણે ક્લોઝ કદ સાથે યોગ્ય હોઈશું જેનો અર્થ થાય છે કે આપણે જે નોડ છીએ તે શું ક્લોઝ છે ક્લોઝ એ એક નોડ છે જે આપણે પહેલાથી જોયું છે અને આપણે કહ્યું હતું કે આપણે તેને ક્લોઝ ના કદ યોગ્ય બનાવ્યું છે અને આપણે એવી ધારણા કરી હતી કે ક્લોઝ માં શોધ કરવી એ ખર્ચાળ નથી ક્લોઝમાં મોંઘા ચેકિંગ થવા જઈ રહ્યા છે જો ક્લોઝમાં વધતા જતા વિસ્તરણ યોગ્ય છે તો તે તપાસવું દરેક વખતે કામના વિસ્તરણની રકમ લેશે તે અઘરું હશે જ્યારે વિભાવનાત્મક રીતે આપણે ક્લોઝ ને તેની સૂચિ તરીકે વિચારતા હોઈએ ત્યારે સમસ્યાનું નિરાકરણ એલ્ગોરિધમ મુજબ તે સારું છે જે આપણે વિચારી રહ્યા છીએ પરંતુ જો તમે તે સમયે તમારા સોફ્ટવેર એન્જિનિયર અથવા પ્રોગ્રામર ને મૂકવા માંગતા હો તો તમારે બંધને કેવી રીતે અમલમાં મૂકવું તે વિશે વધુ ચિંતા કરવાની રહેશે તેથી દેખીતી રીતે સેટ નો અમલ કરવો એ કોઈ પણ રીતે સારો વિચાર નથી સૂચિ એ સારો વિચાર છે કારણ કે તમારે સૂચિ રદ કરવી પડશે અને તેણીએ કહ્યું તેમ આપણે ક્યુ લઈશું જે આપણે આ ઝડપથી કરી શકીએ છીએ હું એમ નથી કહી રહ્યો કે આપણે ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ થોડો વધારે અવાજ આવવો જોઈએ અને જ્યારે તમે તે જવાબો આપશો ત્યારે થોડો વધારે વિશ્વાસ રાખો બાયનરી સર્ચ દરમિયાન આપણે માની લઈશું કે આપેલ સેટ એક ઓર્ડર્ડ સેટ છે કારણ કે તમારી પાસે આ વસ્તુ હોવી જરૂરી છે પરંતુ હેશ ટેબલ આનો સંપૂર્ણ ઉકેલ છે તમારે હેશ ટેબલ પર ક્લોઝ ને અમલમાં મૂકવું આવશ્યક છે આપણે કહીએ છીએ કે તે એક સૂચિ છે તે ફક્ત ચર્ચાના હેતુ માટે જ છે પરંતુ જો તમે એલ્ગોરિધમનો અમલ કરવા જઇ રહ્યા છો તો પછી ક્લોઝમાં એક હેશ ટેબલ હતું અને આપણે જાણીએ છીએ કે જો તમે તમારા હેશ ટેબલને સારી રીતે ડિઝાઇન કરો છો જો તમારું હેશ ફંક્શન સરસ રીતે પસંદ થયેલ હોય તો તે તમને સરેરાશ સંમતિનો સમય આપશે આપણે થોડી વારમાં ફરીથી ઓપન પર આવીશું હું આ વિશે રાક્ષસ અને પશુ તરીકે વાત કરું છું આ સમસ્યાનું કદ શું છે ચાલો હું તમને આ વિશે થોડો ખ્યાલ આપીશ જો તમે રુબિક ક્યુબ જુઓ અને યાદ કરો તો તેમાં b ની કિંમત 18 છે અને રુબિક ક્યુબ એક સરસ ઉદાહરણ છે જ્યાં કોઈ પણ પરિસ્થિતિમાં b સતત હોય છે તમે 18 શક્ય વિવિધ મૂવ કરી શકો છો દરેક ફેસ માટે 3 મૂવ છે અને ત્યાં 6 ફેસ છે જો તમારે દસ ઊંડાઈ સુધી શોધ કરવા માંગતા હોવ તો તેનો અર્થ એ છે કે તમે સર્ચ સ્પેસ ને દસ ઊંડાઈમાં શોધવા માંગો છો તમારી પાસે 18 10 છે અને તે 3 5 10 10 થશે જો તમે રુબિક ક્યુબ માટે શોધ કરી રહ્યા છો અને જો હું 10 મૂવના બધા સંયોજનોનો પ્રયાસ કરીશ તો મારે શોધવું પડશે કે 10 12 સ્ટેટ માં શું છે અને રુબિકની ક્યુબ સમસ્યા અંગેના કોઈપણ સમાધાનની લાક્ષણિક લંબાઈ શું છે તેના વિશે કોઈ નો કોઈ વિચાર છે શું તે 10 કરતા ઓછી છે કે 10 કરતા વધારે છે જો તમારે ઊંડાઈ 20 શોધવી હોય તો તે 10 કરતા વધારે સમય છે આ મને 1 27 10 25 સંખ્યા મળે છે કેવી રીતે 10 જેમ 25 નોડ નું નિરીક્ષણ કરવામાં તે કેટલો વધારે સમય લે છે આપણને મોટા નંબરો વિશે વધારે ખ્યાલ નથી આપણને 10 25 અને 10 30 લગભગ સમાન જ લાગે છે ચાલો આપણે ધારીએ કે આપણે કેટલીક ખૂબ જ આશરે ગણતરીઓ કરીએ છીએ આપણે ધારીએ કે આપણે એક સેકંડમાં મિલિયન સ્ટેટ નું નિરીક્ષણ કરી શકીએ છીએ આપણને 10 19 સેકંડની જરૂર પડે છે ચાલો આપણે ધારીએ કે આપણે 6 ભાગ્યા 60 દ્વારા ભાગાકાર કરવા માંગતા નથી અને તે બધા માટે એક મિનિટમાં 100 સેકંડ માની લઈએ આપણી પાસે 10 17 મિનિટ હશે અને ચાલો આપણે ધારીએ કે એક કલાકમાં 100 મિનિટ છે આપણી પાસે 10 15 કલાક છે ચાલો ધારો કે એક દિવસમાં 100 કલાક છે તો પછી આપણી પાસે 10 12 દિવસ છે ચાલો ધારી લઈએ કે વર્ષમાં 1000 દિવસ છે 10 9 વર્ષ લગભગ અબજ વર્ષ છે જો તમારી પાસે કોઈ મશીન છે જે પ્રતિ સેકંડ મિલિયન મૂવ નું નિરીક્ષણ કરી શકે છે અને તેને આ ગણતરી મુજબ 20 ઊંડાઈ સુધી શોધ કરવાની છે તો તે લગભગ એક અબજ વર્ષ લેશે પરંતુ જો તમે વાસ્તવિક ગણતરી કરો મેં તે ઘરે જ કર્યું છે તો તે ખરેખર 8 10 18 20 નોડ નું નિરીક્ષણ કરવા માટે 40 અબજ સદીઓ લે છે 10 25 નોડ ની તપાસ કરવા માટે તે લગભગ 40 અબજ લે છે મને ખાતરી છે કે તમે એટલા લાંબા સમય સુધી રાહ જોવા તૈયાર થશો નહીં હું તમને તે કેવી રીતે થશે તે બતાવવાનો પ્રયત્ન કરીશ અને મેં કહ્યું કે લોકો પાસે તાજેતરમાં લખાયેલા પ્રોગ્રામ્સ છે જે તમને રુબિક ક્યુબમાં શ્રેષ્ઠ ઉપાય શોધી કાઢશે તેઓ તે કેવી રીતે કરે છે ચાલો આપણે આ સવાલનો જવાબ આપીએ કે તમે આ એક્સપોનેન્શિયલ ટાઈમ કોમ્પ્લેક્સિટી પર કેવી રીતે કામ કરો છો શું તમે ઓપન માં સુધારા કરી શકો છો આપણે તે પછીના વ્યાખ્યાયન માં જોઈશું અને હવે આપણે થોડો સમય લઈશું અને પછી આપણે હ્યુરિસ્ટિક સર્ચ જોઈશું આપણે વિરામ લઈશું અને લગભગ પાંચ મિનિટમાં પાછા આવીશું